સ્વાગત છે તેથી મોડ્યુલોનો આ ચોક્કસ સમૂહ જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે તમારા સૈદ્ધાંતિક જ્ઞાનનો વ્યવહારિક એપ્લિકેશનમાં ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે છે તેથી જ્યાં સુધી તમે પ્રવચનોમાં પુસ્તકોમાં સિદ્ધાંતમાં જે કંઈ શીખો નહીં ત્યાં સુધી તમે તમારા મતે લાગુ ન કરો તે નકામું છે તેથી ખાસ કરીને જ્યારે તમે રેશીયો સંકલિત સર્કિટ અથવા op amps અથવા MOSFET અને તેમની એપ્લિકેશન્સ વિશે વાત કરી રહ્યા હોવ ત્યારે એપ્લીકેશન શું છે તો આજે આપણે શું કરીશું અમે આ ચોક્કસ મોડ્યુલોને કેટલાક વિભાગોમાં વિભાજિત કર્યા છે જેથી કરીને આ વિદ્યાર્થી સમજી શકે કે દરેક સાધન શું છે હવે આપણે સાધનસામગ્રી પર જઈએ તે પહેલાં જેમ કે મેં મારા પ્રથમ વ્યાખ્યાનમાં કહ્યું હતું મેં તમને થોડા સંકલિત સર્કિટ બતાવ્યા છે તે નથી અને મેં તમને નિષ્ક્રિય અને સક્રિય ઘટકો પણ બતાવ્યા તેથી ચાલો નિષ્ક્રિય અને સક્રિય ઘટકો જોઈએ હું તેને અહીં લાવીશ તેથી અમે કેપેસિટર્સથી પ્રારંભ કરીએ છીએ તેથી તમે જુઓ કે અહીં ઘણા પ્રકારના કેપેસિટર્સ છે આ ત્રણ જે હું સામે રાખું છું આ ત્રણને ધ્યાનમાં ન લો આ બધા કેપેસિટર યોગ્ય છે તેથી કેપેસિટર શું છે જેમ કે આપણે છેલ્લી વાર ચર્ચા કરી હતી તે બે સમાંતર પ્લેટો છે જે ડાઇલેક્ટ્રિક સામગ્રી અથવા હવા દ્વારા અલગ કરાયેલી પ્લેટોનું સંચાલન કરે છે તો આપણે આ કેપેસિટરને કેવી રીતે માપી શકીએ કેપેસીટન્સ મૂલ્ય શું છે આપણે હંમેશા કેપેસિટર પર 63 વોલ્ટ 10 માઇક્રોફેરાડ જોઈ શકીએ છીએ પરંતુ જો હું તેને માપવા માંગુ છું કે તે 63 વોલ્ટ છે કે 10 માઇક્રોફેરાડ છે તો મને કેવી રીતે ખબર પડશે તેથી આપણે એ પણ જોઈશું કે આ કેપેસિટરને માપવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે આ ચોક્કસ ઉપકરણની ક્ષમતા છે હવે કેપેસિટર આપણે જાણીએ છીએ કે તે એક નિષ્ક્રિય ઘટક છે ખરું હવે ચાલો બીજી એક જોઈએ જે મારી સામે છે તો આ એક PN જંકશન ડાયોડ છે તમે જોઈ શકો છો કે આ એક ડાયોડ છે જે હું મારા હાથમાં જમણે પકડી રાખું છું હા અને તમે એક કાળો જોશો અને જો તમે અહીં ધ્યાન કેન્દ્રિત કરશો જ્યાં મારી ખીલી અહીં છે ત્યાં એક ચાંદીની વીંટી છે કેથોડ એ ડાયોડને ઓળખવાની સરળ રીત છે જે એનોડ છે જે કેથોડ છે જે P છે જે N છે તેથી જ્યારે તમે P અને N કહો છો તેનો અર્થ એ કે તમારી પાસે બે અર્ધવાહક છે એક P પછી એક N એટલે કે આપણે જોઈશું કે આપણે ડાયોડને પણ કેવી રીતે માપી શકીએ તો આ ચોક્કસ ડાયોડને માપવા માટેનું સાધન શું છે અને આપણે ઘણા પ્રકારના ડાયોડ પણ જોઈશું જો તમે ખરેખર અર્ધવાહક ઉપકરણોને સમજતા હોવ તો ત્યાં ઘણા પ્રકારના ડાયોડ બોગદું છે જ્યાં વેક્ટર ડાયોડ 8 pn જંકશન ડાયોડ સ્કૉટ્ટકી ડાયોડ તેથી પરંતુ આ PN જંકશન ડાયોડ છે તે સરળ સરળ છે પરંતુ આપણે એ પણ સમજવું પડશે કે આપણે યોગ્ય રીતે કેવી રીતે માપી શકીએ જે એનોડ છે જે કેથોડ છે તે માત્ર તેને જોઈને જ નહીં પણ સાધનનો ઉપયોગ કરીને પણ હવે ચાલો આપણે બીજું જોઈએ અને હું તમને તે શા માટે બતાવી રહ્યો છું મને ખાતરી છે કે તમે બધા જાણો છો કે ઘટકો શું છે સક્રિય ઘટકો શું છે નિષ્ક્રિય ઘટકો શું છે પરંતુ બધા વિદ્યાર્થીઓને સાથે લેવું હંમેશા સારું છે દિશાવિહીન વૃદ્ધિ સારી નથી આપણે સાથે વધવું જોઈએ અને તેથી જ જે લોકો જાણતા નથી કે ઘટકો કેવા દેખાય છે ખરું ને સામાન્ય રીતે ઘણી બધી યુનિવર્સિટીઓમાં તેમની પાસે સુવિધા હોય છેજો કે કમનસીબે આપણી કેટલીક યુનિવર્સિટીઓમાં પ્રાયોગિક સુવિધા નથી અને તેથી જ વિદ્યાર્થીઓ સક્રિય અને નિષ્ક્રિય ઘટકો શું છે તે જાણતા પણ હોઈ શકે કે ન પણ હોય તેથી જે વિદ્યાર્થીઓને આ ખબર નથી તેમના માટે હું તમને બતાવી રહ્યો છું જેઓ પહેલાથી જ જાણે છે કે તે એક પ્રકારનું તાજું છે તેથી આપણે જે જાણીએ છીએ તે તાજું કરવું અથવા આપણે જે જાણીએ છીએ તે વિષયનું જ્ઞાન તાજું કરવું હંમેશા સારું છે જેથી આપણે બરાબર ભૂલી ન જઈએ તો હવે ચાલો આપણે બીજું લઈએ આ સુંદર તે સમજવામાં ખૂબ જ સરળ છે અને આ અન્ય ઘટકોની દ્રષ્ટિએ અત્યંત સુંદર લાગે છે આ વસ્તુઓ શું છે તમે જે અનુમાન લગાવ્યું છે તે સાચું છે આ પ્રકાશ ઉત્સર્જિત ડાયોડ શું છે એક પીળો જમણો છે એક લીલો છે આપણી પાસે લાલ હોઈ શકે છે આપણી પાસે તેજસ્વી ક્ષેત્ર હોઈ શકે છે અથવા તેજસ્વી આપણી પાસે યુવી એલઈડીએસ પણ હોઈ શકે છેજો કે અમે ફરીથી આ ચોક્કસ ઉપકરણોની કામગીરી વિશે નથી કરતા કારણ કે તે અમારી ચોક્કસ શ્રેણીનો અવકાશ નથી આ ચોક્કસ શ્રેણી વિશેની સમજ એ છે કે ઘટકો શું છે અને કયા સાધનો છે જેનો ઉપયોગ આપણે સમજવા માટે કરી શકીએ છીએ કે આ ઘટકોનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે તેનો ઉપયોગ કરી શકાય છે તેથી આ પ્રકાશ ઉત્સર્જક ડાયોડ છે ફરીથી તેમાં એનોડ અને કેથોડ છે જ્યારે તમે ડાયોડ વિશે વાત કરો છો બે છેડા એક એનોડ એક કેથોડ છે બરાબર બંને પાસે એનોડ છે બંને પાસે કેથોડ છે હવે એનોડ અને કેથોડને ઓળખવાની એક સરળ રીત છે પરંતુ ચાલો આપણે તે ચોક્કસ રીતે સમજવાની અસંશોધિત રીતમાં ન જઈએ કયો એનોડ છે જે કેથોડ છે તે આપણે કેવી રીતે સમજવું તેના સંદર્ભમાં જોઈશું કયો એનોડ છે જે ડાયોડના સંદર્ભમાં કેથોડ છે કે શું પીએન જંકશન ડાયોડ છે કે કેમ તે દોરી છે કે કેમ તે આપણે હંમેશા મલ્ટિમીટર નામના સાધનનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આપણે થોડીવારમાં મલ્ટિમીટર વિશે જોઈશું ચાલો આપણે બીજું ઘટક અથવા બીજું ઉપકરણ જોઈએ આ કયું છે હવે ચાલો આને અલગ રાખીએ તમે અહીં શું જુઓ છો તમે અહીં શું જુઓ છો આ અવરોધ છે આ હવે આ અવરોધની યોગ્ય કિંમત શું છે તેથી અવરોધનું મૂલ્ય શું છે તે સમજવા માટે એક ચાર્ટ છેભલે તે 100 ઓહ્મ 1 કિલો ઓહ્મ 2 કિલો ઓહ્મ 100 મેગા ઓહ્મ હોય પરંતુ પ્રતિકાર માપવાની બીજી રીત છે અને તે છે મલ્ટિમીટરનો ઉપયોગ તેથી આપણે જોઈશું કે આ ચોક્કસ અવરોધની પ્રતિકારક કિંમત શું છે તે સમજવા માટે આપણે મલ્ટિમીટરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેથી DC માં અવરોધ નો બીજો ખ્યાલ અવરોધ છે પરંતુ જો તમે AC ને સમજો છો તો અવરોધ વધુ માન્ય નથી અને આપણે અવરોધ ને સમજવું પડશે ફરીથી અવરોધ વિશે હમણાં ચિંતા કરશો નહીં આ ચોક્કસ શ્રેણીનો વિચાર તમને મૂંઝવવાનો નથી કે જીવનને વધુ જટિલ બનાવવાનો નથી જીવન ખૂબ જ સરળ છે તે જ રીતે કોઈપણ ઉપકરણની કોઈપણ સમજણને કોઈપણ વિષયની સમજણ જ્યારે આપણે તેને વાસ્તવિક જીવનની સમસ્યા સાથે જોડીએ ત્યારે સરળ બનાવી શકીએ છીએ તેથી આપણે જોઈશું કે દરેક અવરોધની કિંમત શું છે આ એ વિચાર છે કે આપણે જોઈએ છીએ કે આપણે પ્રતિકાર કેવી રીતે માપી શકીએ અને આ અવરોધની કિંમત શું છે હવે ચાલો આગલા પર જઈએ હું તમને ટ્રાંઝિસ્ટર બતાવું છું તેથી હું તેને આ રીતે મૂકીશ તેથી તમે જોઈ શકો છો કે ત્રણ હરોળ છે એક ટ્રાન્ઝિસ્ટર NPN છે બીજો PNP છે તેથી આપણે જોઈશું કે એનપીએન કયું છે જે બીટા પર આધારિત પીએનપી છે જે પ્રવાહ ગેઈટ છે ફરીથી આપણે સમજવું પડશે કે આપણે ટ્રાન્ઝિસ્ટરને કેવી રીતે માપી શકીએ આપણે કેવી રીતે સમજી શકીએ કે આ PNP ટ્રાન્ઝિસ્ટર છે તે NPN ટ્રાન્ઝિસ્ટર છે તેથી આ ફરીથી હું ધાતુ કેન જોઉં છું તેથી તે એક પેકેજ્ડ છે ટ્રાન્ઝિસ્ટર આ ચોક્કસ ધાતુની અંદર જ છે જે ધાતુના કેનની અંદર જ છે તેથી જો તમે આ કેન ખોલશો તો તમને એક નાની ચિપ મળશે જે તમારું ટ્રાન્ઝિસ્ટર છે હું ફરીથી કહું છું કે તમે તાજેતરમાં જાણો છો જ્યારે આપણે સંકલિત સર્કિટ BJT અથવા દ્વિધ્રુવી જંકશન ટ્રાન્ઝિસ્ટર વિશે વાત કરીએ છીએ તે હવે ઉપયોગી નથી અમે તેનો ઉપયોગ કરતા નથી અમે જેનો ઉપયોગ કરી રહ્યા છીએ તે MOSFETs છે MOSFET એ ધાતુ ઓક્સાઇડ અર્ધવાહક ક્ષેત્ર અસરવાળુ ટ્રાન્ઝિસ્ટર છે તેથી જ્યારે આપણે BJTs વિશે વાત કરીએ છીએ ત્યારે આ તમામ ડિજિટલ ઘટકો છે મેં તમને અત્યાર સુધી જે વસ્તુઓ બતાવી છે તે તમામ વસ્તુઓને અલગ ઘટકો કહેવામાં આવે છે બરાબર તો ચાલો આપણે એક વધુ ટ્રાંઝિસ્ટર જોઈએ અને આ છે પાવર ટ્રાન્ઝિસ્ટર તો ચાલો આપણે નાનાથી શરૂઆત કરીએ આ પાવર ટ્રાન્ઝિસ્ટર છે શું તમે પાવર ટ્રાન્ઝિસ્ટર જોઈ શકો છો ખરું ને હવે આ પાવર ટ્રાન્ઝિસ્ટર આ કાળી વસ્તુ આ કાળી વસ્તુ શું છે આ ચોક્કસ ખાંચ અથવા કાળી વસ્તુ માટે શું ઉપયોગ છે હીટને દૂર કરવા અથવા ગરમીને દૂર કરવા માટે આ વિશિષ્ટ વસ્તુના ઉપયોગને હીટ સિંક કહેવામાં આવે છે તેથી આ પાવર ટ્રાન્ઝિસ્ટર દ્વારા ઉત્પન્ન થતી ગરમી આ હીટ સિંકનો ઉપયોગ કરીને વિખેરી નાખવામાં આવે છે આ 2 વોટ્સથી વોટ્સ માટે છે પરંતુ જો તે વધારે વોટેજ હોય અથવા તે 5 વોટ હોય તો આપણી પાસે મોટી હીટ સિંક છે તમે ફરીથી જોઈ શકો છો કે તે હીટ સિંક છે બરાબર આ કાળી વસ્તુ હીટ સિંક છે આ પાવર ટ્રાન્ઝિસ્ટર છે બરાબર તો આ પણ ટ્રાન્ઝિસ્ટર છે આ પણ ટ્રાન્ઝિસ્ટર છે આ પણ ટ્રાન્ઝિસ્ટર છે આ પણ ટ્રાન્ઝિસ્ટર છે તેથી જ્યારે કોઈ તમને બતાવે કે આ ટ્રાન્ઝિસ્ટર છે ત્યારે આ બંને ટ્રાન્ઝિસ્ટર છે ત્યારે મૂંઝવણમાં ન પડો એપ્લિકેશન અલગ છે આનો ઉપયોગ પાવર એપ્લિકેશન્સમાં કરી શકાતો નથી આનો ઉપયોગ પાવર એપ્લિકેશન્સમાં થઈ શકે છે જ્યારે ઉચ્ચ શક્તિ હોય છે ત્યારે ઉષ્માની ઉચ્ચ ઉર્જા હોય છે અને ગરમીને આપણે વિખેરી નાખવાની જરૂર હોય છે અન્યથા તે અન્ય ઇલેક્ટ્રોનિક સર્કિટમાં મુશ્કેલીઓ ઊભી કરશે તેથી હવે હું આશા રાખું છું કે આપણે જાણીએ છીએ કે મોટાભાગના ઘટકો અલગ ઘટકો છે અમે જે જોયું છે તે અમે તમારા મનપસંદ અને આ ચોક્કસ વ્યાખ્યાનનો ભાગ પણ જોઈશું અને આ ચોક્કસ કોર્સનો ભાગ MOSFET છે ખરું ને તેથી તમે જુઓ છો કે આ IC છે આ એકીકૃત સર્કિટ છે બરાબર ને અને ફરીથી ત્યાં હીટ સિંક છે જો તમે હીટ સિંકને જોડવા માંગો છો તો તમે તેને આ ચોક્કસ ભાગનો ઉપયોગ કરીને જોડી શકો છો તમે અહીં જુઓ છો કે તમે આને સ્ક્રૂ કરી શકો છો અને હીટ સિંક સાથે જોડી શકો છો સ્ત્રોત આંતરિક રીતે સબસ્ટ્રેટ સાથે જોડાયેલ છે તેથી અમારી પાસે સબસ્ટ્રેટ માટે અલગ જોડાણ નથી તેવી જ રીતે પરંતુ જો તમે ફરીથી MOSFET નો ઉપયોગ કરવા માંગતા હો તો અમે તેને હીટ સિંક સાથે જોડી શકીએ છીએ જેમ મેં કહ્યું કે આ ચોક્કસ વસ્તુ આપણે હીટસિંક સાથે જોડી શકીએ છીએ તમે અહીં જોઈ શકો છો કે તે સ્ક્રૂ દ્વારા જોડાયેલ છે તે સ્ક્રૂ દ્વારા હીટસિંક સાથે જોડાયેલ છે આપણે હીટ સિંક આના જેવો દેખાય છે આ વસ્તુ સાચી હીટ સિંક આના જેવો દેખાય છે બરાબર ને આ બધી કાળી વસ્તુ ત્યાં બધી હીટ ડૂબી જાય છે બરાબર ને જાણ્યું તેથી જ્યારે પણ આપણે કંઈપણ જોઈએ છીએ ત્યારે આપણે ઓળખી શકતા હોવા જોઈએ જ્યાં સુધી આપણે કહી શકતા નથી કે પ્રશ્ન પૂછવો તે ખૂબ જ મુશ્કેલ છે તો એકવાર તમે જાણી લો કે આ હીટ સિંક છેનો શું ઉપયોગ છે પરંતુ જો તમને ખબર ન હોય કે આ વસ્તુ શું છે તો પૂછવું ખૂબ મુશ્કેલ છે તેથી પરિભાષાઓને સમજો કે સર્કિટની આસપાસના ઘટકો શું છે તે સમજો અને પછી તમારી જિજ્ઞાસાને કારણે તમારી રુચિને કારણે તમારી પાસે ઘણા પ્રશ્નો હોઈ શકે છે તો ચાલો જોઈએ કે આપણે પહેલાથી જ છેલ્લા વર્ગમાં જોઈ ચૂક્યા છીએ અને તમારું સંકલિત સર્કિટ કયું છે ખરું ને મેં તમને આ એકીકૃત સર્કિટ બતાવી છે તે નથી તો આ એકીકૃત સર્કિટ છે આ કેવી રીતે શું આ એકીકૃત સર્કિટ છે હા તે એકીકૃત સર્કિટ પણ છે માત્ર તફાવત એ પિનની સંખ્યા છે તો અહીં આ અને આ ચોક્કસ IC વચ્ચે શું તફાવત છે આ op amp છે જે એક op amp છેઆ એક ક્વોડ op amp છે Quad Op Amp 4 છે 4 Op Amps એક સંકલિત સર્કિટ ક્વાડ Op Amp જમણી બાજુએ છે તેથી 4 IC નો ઉપયોગ કરવાને બદલે જે એક op amp છે તમે એક એક IC ઉપયોગ કરી શકો છો જે તમામ 4 op amp એક સિંગલ ICમાં એકીકૃત છે તેથી આનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે તેને એક op ampની સરખામણીમાં ઓછી જગ્યાની જરૂર પડશે તેથી આ ઓપરેશન એમ્પ્લીફાયર વિશે છે અમે વિગતવાર જોઈશું કે ઓપરેશન એમ્પ્લીફાયર માટેના પરિમાણો શું છે અને અમે ઘણા પ્રયોગો સાથે સહસંબંધિત કરીશું કે આ ચોક્કસ ઓપરેશન એમ્પ્લીફાયરનો ઉપયોગ શું છે તેથી પ્રયોગોને સમજવા માટેની એપ્લિકેશનોને સમજવા માટે આપણે સૌ પ્રથમ જાણવું જોઈએ કે સૂચક સર્કિટ શું છે અવરોધ શું છે કેપેસિટર્સ શું છે બરાબર ડાયોડ શું છે બરાબર અને પછી આપણે એ પણ જાણવું જોઈએ કે DC પાવર જથ્થો શું છે પાવર જથ્થો ચિત્રમાં કેવી રીતે આવે છે બરાબર આપણે આ op amp ને કેવી રીતે બાયસિંગ આપી શકીએ આપણે જોયું નથી કે આપણે વર્ગ નંબર 2 માં જોઈશું અથવા આપણે વર્ગ નંબર 2 અથવા 3 જોયો છે જો મને બરાબર યાદ છે કે જ્યારે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે આપવાનું હોય છે પૂર્વગ્રહ વોલ્ટેજ આ બાયસ વોલ્ટેજ એ dc વોલ્ટેજ છે આ dc વોલ્ટેજ પાવરનો ઉપયોગ કરીને આપવામાં આવે છે તે dc પાવર જથ્થો છે અમે પ્રયોગોના આ સમૂહમાં જોઈશું કે dc પાવર જથ્યો કેવો દેખાય છે અને આપણે ડીસી પાવર જથ્થાનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ dc પાવર જથ્થાનું નવું સ્વરૂપ શું છે dc પાવર સપ્લાયનું જૂનું સ્વરૂપ શું છે તે ચલિત નથી ચલિત છે આપણે આ પ્રકારની વસ્તુઓ જોઈશું તો અમે કેવી રીતે કહીશું કે અમારી પાસે આ એકીકૃત સર્કિટ નથી અમારી પાસે સંકલિત સર્કિટ નથી અને આપણી પાસે જે છે તે છે આપણી પાસે તમામ અલગ ઘટકો છે અમારી પાસે અલગ ઘટકો છે જે તમારા ટ્રાન્ઝિસ્ટર છે અમારી પાસે સ્વતંત્ર ઘટકો છે તે તમારું અવરોધ છે અમારી પાસે સ્વતંત્ર ઘટક છે તે તમારો ડાયોડ છે અમારી પાસે સ્વતંત્ર ઘટક છે જે તમારું કેપેસિટર છે ખરું ને તો તમારી પાસે ટ્રાંઝિસ્ટર અવરોધ ડાયોડ કેપેસિટર છે તમારી પાસે પ્રકાશ ઉત્સર્જક ડાયોડ છે તે નથી હવે અને તમારી પાસે MOSFET છે જો મારે આ ઘટકોનો ઉપયોગ કરવો હોય તો ખરું ને અને હું સર્કિટ ચકાસવા માટે એક સર્કિટ બનાવવા માંગુ છું તો ત્યાં બે રીત છે એક તો તમે PCB મુદ્રિત સર્કિટ બોર્ડ બનાવો છો તમે અહીં આમાં જોઈ શકો છો ખરું ને મુદ્રિત સર્કિટ બોર્ડ કે જેના પર તમે તમારા સંકલિત સર્કિટ સહિત અનેક ઘટકો લગાવ્યા છે તે અહીં ક્યાં છે સંકલિત સર્કિટ બરાબર તમારી પાસે કેપેસિટર છે કેપેસિટર ક્યાં છે હવે તમારે જાણવું જોઈએ આ કેપેસિટર છે તે કેપેસિટર જેવું લાગે છે ખરું ને અહીં શું મેળ ખાય છે તમે જુઓ આ એક કેપેસિટર પછી અહીં 2 કેપેસિટર છે 4 ખરેખર 1 2 3 4 ઓળખી શકે છે હા બરાબર પછી તમારી પાસે અહીં કેપેસિટર્સ છે અહીં પછી તમારી પાસે પછી તમારી પાસે ICs છે તમારી પાસે સૂચક સર્કિટ છે તમારી પાસે અવરોધ છે શું તમે અવરોધને જોઈ શકો છો તો આ પણ કેપેસિટર છે આ એક કથ્થઈ છે જે તમારું કેપેસિટર કાગળ છે અવરોધ કેપેસિટર્સ અને પછી તમારા IC બધું એક મુદ્રિત સર્કિટ બોર્ડ પર માઉન્ટ થયેલ છે તે કેવી રીતે જોડાયેલ છે તે સોલ્ડરિંગ નામની પ્રક્રિયાનો ઉપયોગ કરીને જોડાયેલ છે તેને સોલ્ડરિંગ કહેવામાં આવે છે તમે અહીં જોઈ શકો છો કે તે બધું સોલ્ડર છે તે સોલ્ડર છેતેનો અર્થ એ છે કે એકવાર મારી પાસે આ PCB હોય તો હું ઘટકોને સોલ્ડર કરું છું જો હું ઘટકનું પરીક્ષણ કરું અને સર્કિટ કામ કરતું નથી અથવા તે કામ કરતું નથી પછી તે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આપણે તેને સોલ્ડર કરવું પડશે આપણે સોલ્ડરને દૂર કરવું પડશે પછી જ આપણે આને પ્લગ આઉટ કરી શકીએ છીએ એટલે કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડમાંથી વ્યક્તિગત ઘટકોને આ સર્કિટની બહાર જમણી બાજુએ પ્લગ કરી શકીએ છીએ તો આનો વિકલ્પ શું છે શું એવી કોઈ રીત છે કે આપણે તેનું પરીક્ષણ કરી શકીએ અને પછી અમે આ PCB બનાવીએ તેથી આપણે આ વસ્તુઓને ફરીથી અને ફરીથી યોગ્ય રીતે બદલવાની જરૂર નથી તેથી આ ચોક્કસ રીતે માટે જો તમે આ એક યોગ્ય રીતે જુઓ છો તો તે ઘણા વધુ જટિલ સ્તરોમાં જાય છે પરંતુ તમે આ એક અધિકાર જુઓ છો તે વધુ જટિલ છે તેનાથી પણ વધુ જટિલ છે તેથી ઘણા ઘટકો સોલ્ડર એકસાથે સોલ્ડરિંગ સોલ્ડરને એકસાથે જુએ છે હવે જો કંઈક થાય છે અને પછી તેમાં ખામી છે તો આપણે પહેલા સમજવું પડશે કે ખામી ક્યાં છે જો તમને ખામી જણાય તો ચાલો કહીએ કે કેપેસિટર ખામીયુક્ત છે તમારું IC ખામીયુક્ત છે તમારે તેને સોલ્ડર દૂર કરવું પડશે અને તમારે તેને બહાર કાઢવું પડશે હવે આ કામ કરવું એ એક મોટી પીડા છે અને જે ઠીક નથી તેથી જ આપણે જે કરી શકીએ છીએ તે આપણે સોલ્ડરિંગ કરતા પહેલા આ સર્કિટનું પરીક્ષણ કરી શકીએ છીએ તો આપણે આ સર્કિટનું પરીક્ષણ ક્યાં કરી શકીએ બરાબર આગળનો પ્રશ્ન છે આપણે કેવી રીતે પરીક્ષણ કરી શકીએ જો હું તેને સોલ્ડર કરી શકતો નથી તો સર્કિટ ચકાસવા માટે વૈકલ્પિક વ્યવસ્થા શા માટે છે તો જવાબ હા છે જવાબ છે કે અહીં મારા હાથમાં આ સુંદર વસ્તુ છે ખરું કદાચ તમે મારા ગુલાબી શર્ટને કારણે જોઈ શકતા નથી હવે તમે જોઈ શકો છો કે તે મોટુ કરી શકાય છે આને બ્રેડબોર્ડ કહેવામાં આવે છેબ્રેડબોર્ડ નામ ખૂબ જ રસપ્રદ છે તેથી તે પહેલાં વાસ્તવમાં બ્રેડ કાપવા માટે ઉપયોગમાં લેવાતું હતું તે એક સૌમ્ય લાકડું હતું જેનો ઉપયોગ બ્રેડને કાપવા માટે થાય છે અને પાછળથી 1970 ના દાયકામાં લોકોએ આ ચોક્કસ બોર્ડની શોધ કરી અને અમે તેને બ્રેડબોર્ડ કહીએ છીએ અહીં ફાયદો એ છે કે તમારે કોઈ સોલ્ડરિંગ કરવાની જરૂર નથી બ્રેડબોર્ડ સંકલિત છે અથવા આંતરિક રીતે તે આંતરિક રીતે જોડાયેલ છે હવે અહીં તમે જુઓ આ લાઇન અને આ લાઇન જમણી બાજુએ ત્યાં હરોળ છે અને ત્યાં ખાનુ છે તેથી તમે હકારાત્મકનો ઉપયોગ કરી શકો છો નવા બોર્ડ બ્રેડબોર્ડ આ ચિહ્ન સાથે આવે છે તેથી અહીં તમે વત્તા ઓછા જોશો તે સરળ છે તેથી તમે હકારાત્મક ટર્મિનલને વત્તા સ્તરે ઓછા જમણી તરફ જોડી શકો છો અને પછી તમારી પાસે હરોળ અને ખાના હશે તેથી હું ફરીથી અવરોધને જોડી શકું છું હું તમને તે બતાવીશ આ રીતે તમે જુઓ છો બરાબર તેથી જો હું બ્રેડબોર્ડ પર સંપૂર્ણ સર્કિટ બનાવું તો સમગ્ર સર્કિટ તો હવે ફરીથી સમજો આ લાઇન જે છે તે હું તમને બીજા અવરોધ સાથે બતાવું છું આ ચોક્કસ રેખા આ એક સીધી આ જોડાયેલ છે આ જોડાયેલ છે આગામી એક બીજા સાથે જોડાયેલ નથી તો ચાલો આપણે અહીં ધ્યાન કેન્દ્રિત કરીએ ચાલો અહીં ધ્યાન કેન્દ્રિત કરીએ બરાબર હા આ આગલા સાથે જોડાયેલ નથી પરંતુ આ એક આ અહીં જોડાયેલ છે આ જો તમે આને ખાના તરીકે માનો તો મારી રેખા ખાનુ છે આખુ ખાનુ જોડાયેલ છે પણ પછીનું પ્રથમ સાથે જોડાયેલું નથી બરાબર ને તેથી જ મેં આના જેવા અવરોધને જોડ્યા છે આના જેવા અવરોધને નહીં તેથી કોઈપણ રીતે તમે જાણશો અને મને ખાતરી છે કે તમે આ બ્રેડબોર્ડનો ઉપયોગ કર્યો છે હું જે મુદ્દો બનાવી રહ્યો છું તે એ છે કે તમે આ બ્રેડબોર્ડનો ઉપયોગ સમગ્ર સર્કિટ બનાવવા માટે કરી શકો છો જે તમે આ PCBને બદલે અહીં જોઈ રહ્યા છો બ્રેડબોર્ડ પર સર્કિટ બનાવો અને પછી સર્કિટનું પરીક્ષણ કરો એકવાર તમારું સર્કિટ બરાબર થઈ જાય પછી તમે આ ચોક્કસ મુધ્રિત સર્કિટ બોર્ડનો ઉપયોગ કરો અને તમારા ઘટકોને સોલ્ડર કરો તેથી બ્રેડબોર્ડ એક વૈકલ્પિક અભિગમ છે સર્કિટ બનાવવા માટે વધુ સારો અભિગમ છે અને તેનું પરીક્ષણ કરો અને પછી આપણે મુદ્ધિત સર્કિટ બોર્ડ પર આગળ વધીએ બરાબર હવે કારણ કે ત્યાં ઘણો સમય છે તમે જાણો છો આ હકારાત્મક નકારાત્મક અહીં છે પરંતુ આ ચોક્કસ બ્રેડબોર્ડ વિશે શું શું તમે આ ચોક્કસ બ્રેડબોર્ડ જોઈ શકો છો તેની કોઈ નિશાની નથી સકારાત્મક અથવા નકારાત્મક શું તમે કોઈ હકારાત્મક નકારાત્મક સંકેત જોઈ શકો છો ત્યાં કોઈ નિશાની નથી બરાબર તેથી વૈકલ્પિક રીતે આ બ્રેડબોર્ડને જોડાણ આપવામાં આવ્યું છે તમે આ ટર્મિનલને જોડીને કોઈપણ રેખાને હકારાત્મક નકારાત્મક તરીકે ઉપયોગ કરી શકો છો તેથી તમારે પિનનો ઉપયોગ કરવાની જરૂર નથી તમારે તેને અહીં જોડવા માટે વાયરનો ઉપયોગ કરવાની જરૂર નથી તમે dc પાવર જથ્થાનો સીધો ઉપયોગ કરી શકો છો તમે અહીં જમીન આપી શકો છો અહીં હકારાત્મક અને તેથી આગળ તેથી બ્રેડબોર્ડનો ઉપયોગ કરવાની આ એક સરળ રીત છે પરંતુ આ બ્રેડબોર્ડની તુલનામાં બ્રેડબોર્ડનું કદ મોટું છેતેનો અર્થ એ કે તમારી પાસે અહીં મોટી સર્કિટ હોઈ શકે છે અથવા તમે એક બ્રેડબોર્ડ પર બહુવિધ સર્કિટ ચકાસી શકો છો બરાબર નાના બ્રેડબોર્ડની તુલનામાં બ્રેડબોર્ડનો ઉપયોગ કરવાનો ગેરલાભ છે હવે જ્યારે આપણે કહીએ છીએ કે અમે બ્રેડબોર્ડનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે અમે અવરોધને માઉન્ટ કરી રહ્યા છીએ અમે કેપેસિટર્સ માઉન્ટ કરી રહ્યા છીએ અને અમે ટ્રાન્ઝિસ્ટરને માઉન્ટ કરી રહ્યા છીએ પ્રથમ વસ્તુ એ છે કે આપણે જે અવરોધનો ઉપયોગ કરી રહ્યા છીએ તે મૂલ્યનું છે કે જે આપણે ઈચ્છીએ છીએ ઉદાહરણ તરીકે જો હું કહું કે આપણે 100 ઓહ્મના અવરોધનો ઉપયોગ કરવા માંગીએ છીએ તમે તેની ખાતરી કેવી રીતે કરશો મૂલ્ય 100 ઓહ્મ બરાબર છે તેથી આ વસ્તુને સમજવા માટે આપણી પાસે મલ્ટિમીટર કહેવાય છે તમે જુઓ તે આ રીતે દેખાય છે મને ફરીથી ખાતરી છે કે મેં અગાઉ કહ્યું હતું કે તમારામાંથી ઘણા લોકોએ જોયું છે કે મલ્ટિમીટર કેવું દેખાય છે જેઓ જાણતા નથી કે તેમના માટે મલ્ટિમીટર કેવું દેખાય છે આ મલ્ટિમીટર છે અને હું તમને બતાવીશ મલ્ટિમીટરના કાર્યો હમણાં જ હું તમને બતાવી રહ્યો છું કે મલ્ટિમીટર કેવું દેખાય છે બરાબર આ એક મલ્ટિમીટર પણ છે બંને મલ્ટિમીટર છે તમે અંક જોઈ શકો છો જો હું તેને ચાલુ કરીશ તો તમને અમુક અંક દેખાશે ખરું જો હું તેને ચાલુ કરું તો આપણને અમુક પ્રકારના અંકો જમણે દેખાય છે વાસ્તવમાં તે જોડાણ નથી તેથી તે 0 જમણે બતાવી રહ્યું છે તેથી આ અંકો એટલે જ તે ડિજિટલ મલ્ટિમીટર છે ડિજિટલ જ્યારે તમે આ નાટક જોઈ શકો છો ત્યારે તમે ડિજિટલ મલ્ટિમીટરના અંકોના સંદર્ભમાં વાંચન જોઈ શકો છો હવે આપણે જોઈશું કે કાર્ય શું છે અથવા કઈ વસ્તુઓ છે જે આપણે મલ્ટિમીટર વડે કરી શકીએ છીએ બરાબર તેથી એક મારા હાથ પર છે અને તેને ઓળખવું સરળ છે હું તેનો ઉલ્લેખ કરી શકું છું જેમ કે તે પીળો છે બરાબર આ નારંગી અને રાખોડી છે બરાબર હવે ચાલો દરેક ડિજિટલ મલ્ટિમીટરની ભૂમિકા જોઈએ અને હું ઘટકોને કેવી રીતે માપી શકું બરાબર તેથી અત્યારે આપણે ઝડપથી સમજીએ કે આપણી પાસે ઘટકો છે આપણી પાસે સક્રિય ઉપકરણો નિષ્ક્રિય ઉપકરણો જેવા ઘટકો જેવા અવરોધ છે અને પછી આપણી પાસે બ્રેડબોર્ડ છે અને આપણે બ્રેડબોર્ડ પર સર્કિટ લાગુ કરીએ તે પહેલાં PCB પર સર્કિટના અંતિમ અમલીકરણ પહેલાં આપણે બ્રેડબોર્ડનો ઉપયોગ કરવો પડશે અને બ્રેડબોર્ડ પર અમલ કરતા પહેલા આપણે જાણવું જોઈએ કે તેનું મૂલ્ય શું છે દરેક ઘટક આ મૂલ્યને માપવા માટે અમે આ વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરી શકીએ છીએ જેને ડિજિટલ મલ્ટિમીટર કહેવાય છે હવે આ ચકાસણી છે આને ચકાસણી કહેવાય છે બરાબર ને જે મારા હાથમાં છે તમે જુઓ છો એક લાલ છે એક કાળો સરળ છે એક કાળો છે એક લાલ છે તો કાળો એ જમીન કે સામાન્ય છે અને તમે અહીં જોશો જો હું આ ચકાસણીને બહાર કાઢું તો તમે અહીં જુઓ શું લખ્યું છે વોલ્ટ ઓહ્મ વોલ્ટ વોલ્ટેજ અને ઓહ્મ પ્રતિકાર જુઓ તો આ સામાન્ય છે અહીં લખ્યું છે ચેતવણી છે 1000 વોલ્ટ dc 750 વોલ્ટ Ac 1000 વોલ્ટ dc 750 વોલ્ટ ACનો અર્થ એ હોઈ શકે કે તમે આ સાધનને તે ચોક્કસ વોલ્ટેજ પર ચલાવી શકતા નથી જો તે ખૂબ ઊંચું હોય તો તે મલ્ટિમીટરને નુકસાન પહોંચાડશે તમે તેના પર જઈ શકતા નથી હવે જો તમે પ્રવાહ માપવા માંગતા હો તો આ વોલ્ટેજ અને પ્રતિકાર માપવા માંગો છો જો તમે વર્તમાન માપવા માંગતા હો તો અમારી પાસે આ મિલિઅમ્પીયર અને એમ્પીયર છે તમે અહીં મિલિઅમ્પીયર mA એમ્પીયર અને મૂડી A જોઈ શકો છો ખરું ને હવે આ મલ્ટિમીટર પર ઘણા કાર્ય છેજે આપણે અહીંથી જઈએ છીએ અને પછી આપણે ખરેખર ઘટકોની કિંમત માપીએ છીએ બરાબર પ્રથમ વસ્તુ ચાલો જોઈએ આ બંધ છે તેથી શું તમે પ્રદર્શન પર જઈ શકો છો જુઓ પ્રદર્શન બંધ છે બધુ બરાબર આ બંધ છે સરળ છે હવે આપણે આ બાજુએ જઈએ આ AC વોલ્ટેજ છે હવે આપણે 200 વોલ્ટ આગળ જઈએ AC મહત્તમ તે 200 માપી શકે છે જો તમે 350 વોલ્ટ આપો છો તો તમે કંઈપણ જોઈ શકતા નથી જો તમે 350 વોલ્ટ માપવા માંગતા હો તો તમારે પાછા 7 50 માં ફેરવવું પડશે બરાબર આ નોબ્સ 200 20 2 200 મિલીવોલ્ટ્સ છે એ જ રીતે DC એમ્પીયર 200 માઇક્રોએમ્પીયરથી તે દર 2 મિલીએમ્પીયર પછી તમે નીચે જઈ શકો છો 200 મિલિએમ્પીયર 20 એમ્પીયર એ જ રીતે એસી વોલ્ટેજ અહીં તમે જુઓ છો 20 એમ્પીયર 2 200 માઇક્રોએમ્પીયર પછી આપણે આ ચોક્કસ વિભાગમાં જઈએ છીએ જેને HFE કહેવાય છે આનો ઉપયોગ ટ્રાંઝિસ્ટરને માપવા માટે થાય છે તમે અહીં જોઈ શકો છો તે ખૂબ જ સરળ છે NPN ટ્રાન્ઝિસ્ટર અથવા PNP ટ્રાન્ઝિસ્ટર NPN PNP ટ્રાન્ઝિસ્ટર તેથી આપણે જોઈશું કે આપણે ટ્રાંઝિસ્ટરને કેવી રીતે જોડી શકીએ અને જ્યારે આપણે વાસ્તવિક પ્રયોગ કરીશું ત્યારે મલ્ટિમીટર પર આપણે કેવા પ્રકારનું પ્રદર્શન જોઈશું હવે ચાલો આગળના વિભાગમાં જઈએ જે તમારું છે તે આ શું છે ફરીથી તે બંધ છે અહીં એક બંધ સમાન છે તે 180o છે જો તમે 0 ને ધ્યાનમાં લો તો તે 180 બરાબર છે પછી આગળનો એક ડાયોડ છે આગળનો આ શોર્ટ સર્કિટ સમજવા માટે છે જો સતત જોડાણ હોય તો તે સમજવું સરળ છે અમે જોશું કે જ્યારે અમારી પાસે આ પ્રતિકાર હશે ત્યારે તમે જુઓ ત્યાં એક ઓહ્મ છે ખરું અહીં આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં એક પ્રતીક ઓહ્મ છે આ અવરોધ માટે છે અમે 200 થી શરૂ કરીએ છીએ અમે 2 કિલો ઓહ્મ 20 કિલો ઓહ્મ 200 કિલો ઓહ્મ 2000 કિલો ઓહ્મ પર જઈએ છીએ અથવા તમે 20 મેગા ઓહ્મ અને 200 મેગા ઓહ્મ કહી શકો છો 200 મેગા ઓહ્મ સુધી તે માપી શકે છે પછી આપણે dc વોલ્ટેજ પર જઈએ dc વોલ્ટેજ 200 મિલીવોલ્ટ 2 વોલ્ટ 20 વોલ્ટ 200 વોલ્ટ એક 1000 વોલ્ટથી શરૂ થાય છે ખરું ને અને અમે અમારા મૂળ મુદ્દા પર પાછા આવીએ છીએ જે તમારાથી દૂર છે આ ચોક્કસ મલ્ટિમીટરનું કાર્ય છે હવે શું આ મલ્ટિમીટર આવર્તનને માપી શકે છે ના આવૃતિ માપવાનો કોઈ વિકલ્પ નથી તો આપણે બીજા મલ્ટિમીટરને કેવી રીતે જોઈએ છીએ જે નારંગી છે ચાલો હું તેને બંધ કરી દઉં હંમેશા યાદ રાખો કે જો તમે મલ્ટિમીટરને બંધ ન કરો તો તે બેટરીનો વપરાશ કરશે તે પાવરનો વપરાશ કરશે ત્યાં એક બેટરી છે જેને તમે જોડી શકો છો તમે તેને ખોલી શકો છો અને તમે બેટરી દાખલ કરી શકો છો અને મલ્ટિમીટરની પાછળની બાજુ આ સામાન્ય રીતે 9 વોલ્ટની બેટરી પર કામ કરે છે આપણે બીજું મલ્ટિમીટર જોઈએ છીએ ફરીથી મલ્ટિમીટરમાં ચકાસણી છે હું આને દૂર કરીશ આ ઠીક છે હવે તમે હવે કંઈપણ સાચું જોઈ શકો છો હવે અહીં કઈ કઈ જુદી જુદી વસ્તુઓ છે જો હું આ બાજુ જમણી તરફ જઈશ તો એક અહીં તરફ છેએટલે કે ઘડિયાળ વિરોધી દિશામાં જો હું ઘડિયાળ વિરોધી જઈશ તો હું વોલ્ટેજ જોઈ શકું છું ખરું ને આ સાચું છે અને જો હું ઘડિયાળના કાંટાની દિશામાં ઘડિયાળની દિશામાં જઉં તો હું પ્રવાહ જોઈ શકું છું તમે 10 એમ્પીયર Ac અને dc જુઓ છો તે Ac અને dc બંનેને માપી શકે છે મિલિએમ્પીયર પર જાય છે માઇક્રો એમ્પીયરમાં જાય છે ખરું ને જો હું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જાઉં તો મને વોલ્ટેજ Ac અને dc દેખાય છે તમે જોશો કે તમે હજુ પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે એક લાઇન સીધી રેખા dc છે બરાબર sinતરંગ પ્રકારની વસ્તુતમે અહીં જુઓ sin વેવ પ્રકારની વસ્તુ AC વૈકલ્પિક વોલ્ટેજ dc સીધો પ્રવાહ અથવા સીધા વોલ્ટેજ માટે આ તમારું પ્રતીક છે તો હવે પછી અહીં શું છે કે તમે કેપેસિટરને માપી શકો છો તમે ડાયોડને માપી શકો છો તમે પ્રતિરોધકોને માપી શકો છો ત્રણેય વસ્તુઓ તમે માપી શકો છો બરાબર ને તમે ઢબને બદલી શકો છો અહીં તમે જુઓ છો કે સ્વયંભૂ પાવર બંધ છે એક સ્વયંભૂ ઢબ તમે જોઈ શકો છો અહીં સ્વયંભૂ ઢબ છે ખરું કે તમે ઢબને સ્વયંભૂમાંથી કેપેસીટન્સ ઢબ અથવા અવરોધ ઢબમાં બદલી શકો છો અથવા અથવા તમે બદલી શકો છો ધારો કે અવરોધ નું ઊંચું મૂલ્ય હોય તો તમે ફરીથી ઢબ બદલી શકો છો હવે પછીનું તમારું હર્ટ્ઝ હશે જુઓ આ કાર્ય અગાઉના મલ્ટિમીટરમાં નહોતું હર્ટ્ઝ આવર્તન સિવાય બીજું કંઈ નથી તેથી અમે આ મલ્ટિમીટરનો ઉપયોગ કરીને આવર્તનને માપી શકીએ છીએ અમે આ ચોક્કસ મલ્ટિમીટરનો ઉપયોગ કરીને આવર્તનને માપી શકતા નથી હું એમ નથી કહેતો કે આ મલ્ટિમીટર આ મલ્ટિમીટર કરતાં વધુ સારું છે તે આ વ્યાખ્યાન શ્રેણીનો ધ્યેય નથીતેથી તે કોણ બનાવે છે તેની ચિંતા કરશો નહીંઆ મલ્ટિમીટર દ્વારા તે મલ્ટિમીટર દ્વારા તમને કહેવાનો અમારો વિચાર નથી અમારો વિચાર એ સમજવાનો છે કે શું તમને મલ્ટિમીટર મળે છે અથવા જો તમારી પાસે મલ્ટિમીટર છે કે જે મલ્ટિમીટરમાં કયા પરિમાણો છે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને તમે તેને વિવિધ ઘટકો માપવા અથવા અન્ય પરિમાણો જેમ કે dc વોલ્ટેજ Ac વોલ્ટેજ dc ઓપરેટ કરી શકો છો પ્રવાહ AC પ્રવાહ પ્રતિકાર કેપેસીટન્સ આવર્તન બરાબર તમે તાપમાન પણ માપી શકો છો અને ઇલેક્ટ્રોનિક્સની પ્રગતિ સાથે જેમ મેં કહ્યું હતું કે ડિજિટલ મલ્ટિમીટરમાં વધુ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ છે જો તમે આ મલ્ટિમીટર જોશો તો જો તમે તેને ખરેખર ખોલો છો તો તેમાં ઘણા બધા એનાલોગ ઘટકો છે પરંતુ કોઈપણ રીતે હું અહીં જે મુદ્દો બનાવી રહ્યો છું તે છે હવે અમારી પાસે એક વધુ વસ્તુ છે જે તમારું તાપમાન છે તેથી જો તમે અહીં જુઓ આ તાપમાન છેએટલે કે આપણે તાપમાન પણ માપી શકીએ છીએ તેથી આપણે શું માપી શકીએ છીએ આપણે માત્ર પ્રતિકારને માપી શકતા નથી આપણે માત્ર કેપેસીટન્સને માપી શકતા નથી આપણે માત્ર આવર્તનને માપી શકતા નથી આપણે તાપમાનને પણ માપી શકીએ છીએતેનો અર્થ એ છે કે અત્યારે ઓરડાનું તાપમાન શું છે અથવા ચોક્કસ સપાટીનું તાપમાન શું છે જેને આપણે માપી શકીએ છીએ તેના માટે અમારે અલગ તપાસની જરૂર છે બરાબર ને અને આ ચકાસણી અહીં છે તેથી હું આ મલ્ટિમીટર નીચે મૂકીશ કારણ કે અત્યારે આપણું કાર્ય અથવા અમારી એપ્લિકેશન તાપમાન માપવાનું છે મેં કહ્યું તેમ કંપની વિશે ચિંતા કરશો નહીં ઉદાહરણ તરીકે તમે શ્રેષ્ઠ વસ્તુ પસંદ કરો જો કોઈ વ્યક્તિ મલ્ટિમીટર ખરીદવા માંગે છે તો તે ફ્લુક માટે જશે તે વધુ ચોક્કસ છે તે વધુ ખર્ચાળ છે પરંતુ અમારું અત્યારે લક્ષ્ય નથી સમજો કે કયું મોંઘું છે જે ચોક્કસ છે ધ્યેય એ સમજવાનું છે કે જો તમારી પાસે મલ્ટિમીટર છે તો શું તમે રેઝિસ્ટરને માપી શકો છો શું તમે કેપેસિટરને માપી શકો છો શું તમે ઉપકરણોને માપી શકો છો શું તમે ઘટકોને માપી શકો છો એ જ એકમાત્ર ધ્યેય છે તો હવે અમારી પાસે આ ચોક્કસ સેન્સર છે અમારી પાસે કંઈ નથી પણ જો તમે સંકેત જોશો તો તે એક સંકેત છે ચાલો હું તમને તે બતાવું જેથી તમે સંકેત જોઈ શકો હા હા તમે અહીં ટપકું જોઈ શકો છો અને તે સંકેત બીજું કંઈ નથી પરંતુ તમારા થર્મોકોલ છે તમે જોઈ શકો છો તમે અહીં જોઈ શકો છો આ સંકેત મારું થર્મોકોલ છે બરાબર તેથી આપણે થર્મોકોલનું કાર્ય બીજે ક્યાંક જોશું પરંતુ સમજીએ કે આ પણ એક પ્રકારનું તાપમાન સેન્સર છે જે તાપમાનને માપી શકે છે હવે જે પણ તાપમાન માપવામાં આવે છે તે મિલીવોલ્ટના સંદર્ભમાં આઉટપુટ આપે છે તેથી જો તમારા ઈલેક્ટ્રોનિક સર્કિટ્સ પહેલાથી જ જાણતા હોય કે આ ચોક્કસ સેન્સરના આઉટપુટ પર મિલીવોલ્ટ મેળવે છે અને તમારી પાસે એવા મૂલ્યો છે જે તમે તેને તાપમાનના સંદર્ભમાં સહસંબંધ કરી શકો છો તેથી અહીં તમે મિલીવોલ્ટ્સ કહી શકશો નહીં અહીં તમે ડિગ્રી સેન્ટિગ્રેડ જોઈ શકશો તમે અહીં ડિગ્રી સેન્ટિગ્રેડ જોઈ શકશો તો આ ચકાસણીને આ ચોક્કસ મલ્ટિમીટર સાથે કેવી રીતે જોડવું બરાબર તો અહીં ફરીથી તમે જુઓ કે 10 શું છે 10 એમ્પીયર પ્રવાહ આવતા સામાન્ય સ્તરે છે અહીં જુઓ વોલ્ટ અવરોધ તાપમાન હર્ટ્ઝ મિલિએમ્પીયર માઇક્રો એમ્પીયર એટલે કે જો તમે વોલ્ટેજ માપો છો તો તમે આને ચોક્કસ ટર્મિનલ સાથે જોડી શકો છો તમારે તાપમાનને જોડાણ કરવું પડશે તમારે આ સામાન્ય વચ્ચે જોડવું પડશે જો તમારે આવર્તન માપવા હોય તો તમારે આ અને આને જોડવું પડશે જો તમે મિલિએમ્પીયર માઇક્રોએમ્પીયર પ્રવાહ માપવા માંગતા હોવ તો તમારે આને આ સાથે માપવું પડશે અને આ માત્ર ત્યારે જ જ્યારે તે ઉચ્ચ પ્રવાહ પર જાય છે ઉચ્ચ પ્રવાહ એમ્પીયરમાં 10 એમ્પીયર છે તો તમારે આ ચોક્કસ ટર્મિનલ્સને જોડવા પડશે બરાબર તેથી હું શું કરીશ હું તેને ખોલીશ ત્યાં જ આ વસ્તુ છે તેથી અમે તેને ખોલીએ છીએ તમે અહીં જુઓ અને પછી અમે બીજી ખોલીએ છીએ હવે અમે તેને હવે દાખલ કરીશું તે ખૂબ જ સરળ છે જમણે કાળો અને લાલ મેં કાળો અને લાલ કહ્યું તેથી તેને આ રીતે રાખો મેં જે કર્યું છે તે હું તમને તે બતાવવા માટે ફરીથી ખોલીશ કે મેં શું કર્યું છે તમે જુઓ છો કે અહીં લાલ જાય છે કાળો સામાન્ય છે અને અમે તેને દાખલ કરીએ છીએ બરાબર હવે જો હું તેને અહીં રાખું તો તે તાપમાનમાં છે આ એક થર્મોકોલ છે તેથી તે આ ચોક્કસ ઓરડાનું તાપમાન શું છે તે માપવાનો પ્રયાસ કરશે અને તમે જે જોઈ શકો છો તે 22 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ છે શા માટે 22 ડિગ્રી સેન્ટિગ્રેડ કારણ કે એર કન્ડીશનર ચાલુ છેતેથી લગભગ 22 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર છે તેથી તે એક પ્રકારનું છે કે તે એક જ ઉપકરણમાં બહુવિધ વસ્તુઓનો ઉપયોગ કરવાની સરળ રીત છે ખરું ઘણી બધી વસ્તુઓ તમે માત્ર એક ઉપકરણ રાખીને કરી શકો છો પરંતુ જો હું આ થર્મોકોલને સ્પર્શ કરીશ તો તમે તાપમાનમાં ફેરફાર જોશો જો હું થર્મોકોલને સ્પર્શ કરીશતમે ફેરફાર જોશો કારણ કે અહીં મારા હાથમાં 2 આંગળીઓ સુધીની ગરમી ઓરડાના તાપમાન કરતાં વધુ છે તમે તરત જ તાપમાનમાં ફેરફાર જોઈ શકો છો એટલે કે ડિગ્રી સેન્ટીગ્રેડ 20 થી 80 અને 29 25 જો હું હાથ ઘસવાથી વધુ ગરમી ઉત્પન્ન કરીશ તો તે વધુ બતાવશે પરંતુ ફરીથી હું જે મુદ્દો બનાવી રહ્યો છું તે છે તાપમાન માપવાની જોગવાઈ છે આવર્તન માપવાની જોગવાઈ છે તેથી એવી છાપ હેઠળ આવશો નહીં કે આવર્તન માપવા માટે મલ્ટિમીટરનો ઉપયોગ કરી શકાતો નથીતાપમાન માપવા માટે મલ્ટિમીટરનો ઉપયોગ કરી શકાતો નથી એવા ઉપકરણો છે કે જેને આપણે બરાબર જાણતા પણ નથી અને એવા ઉપકરણો છે જે આપણે સમજી શકતા નથી કે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે આપણે બધા યુનિવર્સિટીઓમાંથી આવ્યા છીએ જ્યાં તેઓ સિદ્ધાંત પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેઓ પ્રયોગોના ચોક્કસ સેટ પર ધ્યાન કેન્દ્રિત કરે છેપરંતુ તેમની પાસે તમને એવા તમામ ઘટકો આપવા માટે પૂરતી સુવિધા ન હોઈ શકે જે ઉચ્ચતમ તકનીક છે તે એકદમ સાચું છે તે એકદમ સારું છે તે વિશે કોઈ ચિંતા નથી તમારે જે સમજવું જોઈએ તે એ છે કે આપેલ સાધનસામગ્રીનો સમૂહ આપેલ છે કે તે સાધનોનો ઉપયોગ શું છે અને શું તમે તેનો ઉપયોગ ચોક્કસ પ્રયોગો માટે કરી શકો છો ખરું તેથી અંતિમ ધ્યેય માત્ર સાધનસામગ્રી અથવા ફક્ત ઉપકરણોને સમજવાનું નથી અથવા ફક્ત સંકલિત સર્કિટ્સને લાગુ કરવાનું અંતિમ ધ્યેય છે જ્યાં સુધી તમે અરજી ન કરો ત્યાં સુધી હું ફરીથી અને ફરીથી કહી રહ્યો છું કે સિદ્ધાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે સિદ્ધાંત અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ જો તમે વ્યવહારમાં અરજી ન કરો તો તે ઉપયોગી નથી તેથી સિદ્ધાંતનો ઉપયોગ કરો હું આ ચોક્કસ વ્યાખ્યાન વિશે વાત કરી રહ્યો છું ફરીથી સાચું તે તેના પર નિર્ભર કરે છે કે તમે ગણિત લો છો કે નહીં ખરું ફરીથી જો તમે ગણિત જુઓ તો ત્યાં પણ ગણિતની ઘણી બધી એપ્લિકેશન છે ભૌતિકશાસ્ત્રની ઘણી બધી એપ્લિકેશન રસાયણશાસ્ત્રનો ઘણો ઉપયોગ બરાબર ને તેથી વાસ્તવમાં જ્યાં સુધી તમે તમારા સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રાયોગિક રીતે અનુવાદિત ન કરો ત્યાં સુધી તમે તમારા સૈદ્ધાંતિક જ્ઞાન સાથે ન્યાય કરી શકતા નથી જે હું કહી શકું છું તો ચાલો હવે જોઈએ કે આપણે સમયાંતરે કયા કયા પ્રયોગો કરી રહ્યા છીએ વાસ્તવમાં આપણે સમય જતાં આપણે જે પ્રયોગો કરીશું તેની યાદીમાં જઈએ તે પહેલાં પ્રથમ મારો વિચાર એ છે કે તમારે તે જાણવું જોઈએ સાધનો શું છે તેથી આપણે હવે જોયું કે જો હું ઝડપથી પુનરાવર્તન કરું તો આપણે આ dc ઘટકો જોયા છે આપણે PCB જોયું છે જે આ એક છે આ એક છે તો આપણે સોલ્ડરિંગ જોયું છે અમે આ બ્રેડબોર્ડમાં જોયું છે કે તમારા બ્રેડબોર્ડનો વિકલ્પ શું છે હા પછી આપણે મલ્ટિમીટર જોયું છેમલ્ટિમીટર એ એક ઉપકરણ છે જેનો ઉપયોગ પ્રતિકાર ક્ષમતા માપવા માટે થઈ શકે છે ખરું તેનો ઉપયોગ તાપમાન માપવા માટે કરી શકાય છે તેનો ઉપયોગ આવર્તન માટે કરી શકાય છે તેનો ઉપયોગ ડાયોડને માપવા માટે કરી શકાય છે તેનો ઉપયોગ NPN અને PNP ટ્રાન્ઝિસ્ટરને માપવા માટે કરી શકાય છે કે શું ટ્રાન્ઝિસ્ટર NPN છે કે શું ટ્રાન્ઝિસ્ટર PNP યોગ્ય છે અને તેથી આગળતેથી ખૂબ જ મહત્વપૂર્ણ ઉપકરણ હવે ચાલો આપણે એક પછી એક ઉપકરણના આગલા ભાગ પર જઈએ અને આપણે પહેલા ઉપકરણના આગલા સેટ પર જઈએ તે પહેલાં ચાલો જોઈએ કે વિવિધ ઘટકોને માપવા માટે મલ્ટિમીટરનો ઉપયોગ કેવી રીતે થાય છે તેથી આ ચોક્કસ મોડ્યુલ માટે આ મોડ્યુલનો અંત છે અને પછીના મોડ્યુલમાં આપણે અલગ ઘટકોની વિવિધ કિંમતો જોઈશું આભાર અને હું તમને આગામી મોડ્યુલ મળીશ